તેથી આપણે આગળ શું કરીશું તે એ છે કે આપણે 2 ડી કેસમાં જઈશું અને આપણે 2 ડી પર ઘણો સમય વિતાવીશું કારણ કે સ્કેટરિંગ પ્રોબ્લેમ જે આપણે શરૂ કરી હતી તે 2 ડી પ્રોબ્લેમ હતી તેથી આપણે આ ગ્રીનના ફંક્શનનો બરાબર ઉપયોગ કરીશું અને તેથી ચાલો આપણે 2 ડી ગ્રીનના ફંક્શન પર જઈએ હવે ચાલો આપણે વેવ ઇકવેશન ને યોગ્ય રીતે લીધા હતા અને કેટલીક સરળ ધારણાઓ કરી હતી તેઓ શું હતા ઉદાહરણ તરીકે મેં TM પોલરાઈજેશન 2 D પ્રોબ્લેમ તે તમામ ધારણાઓ ધ્યાનમાં લીધી હતી અને મેં તેને વેરિયેબલ ના સંદર્ભમાં લખી હતી અગાઉના મોડ્યુલમાંથી મારું હતું તેથી આ ઇકવેશન થી આપણે પરિચિત છીએ અમે ગ્રીનના ફંકશન ની વ્યાખ્યાથી પણ પરિચિત હતા અમે આ પ્રકારના સંબંધનો ઉપયોગ કર્યો હતો તેથી ફરીથી તેથી આ મોટે ભાગે તમારા બધા માટે પુનરાવર્તન છે જો હું ગ્રીનના ફંક્શનની થિયરીનો ઉપયોગ કરવા માંગતો હોય તો હું એકવાર આ Gની ગણતરી કરીશ અને પછી મને જે પણ f આપવામાં આવશે તે માટે તેનો ઉપયોગ કરીશ જે ગ્રીનના ફંક્શનનો વિચાર છે તેથી ફર્સ્ટ પગલું એ અહીં આ ઇકવેશન ની ગણતરી અથવા તેના બદલે હલ કરવાનું છે પાછલી કેટલીક સ્લાઇડ્સમાંથી ફરીથી પુનરાવર્તન આ ઇકવેશન ની રેસીપી 1 અને 2 કહે છે હું શું શરૂ કરું યાદ રાખો ઉદ્દેશ્ય G ના સંદર્ભમાં છે અને f તે જ છે જે હું ઇચ્છું છું તેના માટે મને G યોગ્ય જોઈએ છે તો ઇકવેશન 1 અને 2 ની શરૂઆત હું શું સાથે કરું વિદ્યાર્થી 2 2 ને શેના વડે ગુણ્યા સાચું તેથી હું આ વ્યક્તિને લઉં છું વિદ્યાર્થી દ્વારા ગુણાકાર અને પછી ઇન્ટીગ્રેટ દ્વારા ગુણાકાર કરી રહ્યો છું હું કરી શકું છું કે આ માત્ર ફરી એકવાર હું તેને લખીશ તેથી અંદર જાય છે કારણ કે ઓપરેટર ફક્ત અનપ્રાઇમ કોઓર્ડિનેટ્સ પર જ ફંકશન કરે છે અને પછી આગળનું પગલું ઇન્ટીગ્રેશન હતું અને જ્યારે હું તેને ઇન્ટીગ્રેટ કરું છું ત્યારે તે ઇકવેશન 1 જેવું લાગે છે અને તેમાંથી મેં તારણ કાઢ્યું કે મારું તે અથવા ગમે તે કહેવાય છે તે બાદબાકીનું ચિહ્ન આવ્યું છે કારણ કે અહીં વ્યાખ્યામાં માઈનસ ચિહ્ન છે જ્યારે હું બંને બાજુએ ઇન્ટીગ્રેટ થઈશ ત્યારે મને આ માઈનસ ચિહ્ન માત્ર કન્વેન્શન લાગશે વિદ્યાર્થી ખરેખર તમે પ્લસ લીધો છે શરૂઆતમાં અમે તમે જાણો છો કારણ કે અહીં વિદ્યાર્થી તમે લીધેલી પ્રોબ્લેમ નો અંત આવ્યો હા હા તે માત્ર કન્વેન્શન ની બાબત છે તેમાં કોઈ મોટું રહસ્ય નથી એકવાર તમે ઇકવેશન 2 માંથી તમારી વ્યાખ્યાને ઠીક કરી લો તે પછી તમામ માઈનસ ચિહ્નો પોતાની સંભાળ રાખે છે તેથી મારા આ ઉદાહરણમાં મુખ્યત્વે હું બાદબાકીનું ચિહ્ન રાખું છું કારણ કે જે સંદર્ભ સામગ્રી વાંચવા માટે છે તે પણ માઈનસ ચિહ્ન ધારે છે જે ચ્યુના પુસ્તકમાં છે તેથી જ્યારે તમે તે નોંધો વાંચવા પાછા જાઓ છો ત્યારે તમારે દરેક જગ્યાએ માઈનસ સાઈન કરીને ઉતરવું જોઈએ નહીં પરંતુ ફક્ત એટલું જ જાણી લો કે તે માત્ર કન્વેન્શન ની બાબત છે વિદ્યાર્થી સર જ્યાં લીલા રંગમાં માત્ર G મળે છે અરે વાહ આ બધું સેકંડ કંઈ નથી તેથી આ સોલ્યુસન છે હવે ચાલો આપણે આના સોલ્યુસન માં પ્રવેશતા પહેલા તમને શું લાગે છે કે આ પ્રોબ્લેમ ને સોલ્યુસન વા માટે સૌથી વધુ પ્રકારની ઈંટયુટીવ કોઓર્ડિનેટ સિસ્ટમ શું છે વિદ્યાર્થી પોલાર પોલાર કોઓર્ડિનેટ્સ તો મારો મતલબ પોલાર કોઓર્ડિનેટ્સમાં તમારો ઓપરેટર શું યોગ્ય હશે શું કોઈને બરાબર યાદ છે ના હા સામાન્ય રીતે કોઈને તે યાદ નથી તેથી અમે તેને ફક્ત લખીશું તેથી તે છે આ પોલાર કોઓર્ડિનેટ્સમાં ઓપરેટર છે અરે વાહ તમે ફક્ત વિકિપીડિયા લેખ ગમે તે જુઓ અને યાદ રાખો કે દરેક વખતે તેને લખો પરંતુ મારો મતલબ છે કે આ હજુ પણ જટિલ લાગે છે તો બીજી સરળ ધારણા શું છે જે આપણે કરી શકીએ તેથી ચાલો આ ઇકવેશન ને ભૌતિક રીતે થોડું અર્થઘટન કરવાનો પ્રયાસ કરીએ મારી પાસે ડાબી બાજુ છે જે અમુક ઓપરેટર છે અને જમણી બાજુ એક આવેગ છે જે કયા પોઈન્ટ પર મૂકવામાં આવે છે અને હું કંસ્ટ્રક્ટ છું હું એ જાણવા માંગુ છું કે જ્યારે હું તે આવેગને મુકું ત્યારે શું પ્રતિભાવ મળે છે હું મારા જીવનને થોડું સરળ કેવી રીતે બનાવી શકું r અને થીટાના સંદર્ભમાં આ બે ડેરિવેટિવ્ઝ માંથી થિટા કે જે યોગ્ય વિચાર છે તેની હું પરવા કરવા માંગતો નથી જો તમે કોઈક રીતે થીટા અવલંબનને દૂર કરી શકો તો તે મારી ગણતરીને સરળ બનાવશે અને તે કરવાની રીત શું હશે જો તમે આવેગ પર ઊભા છો તો શું તમને તેના વિશે એનગયુંલર સિમેટ્રી બરાબર લાગે છે જો આવેગ એક તબક્કે હોય અને તમે ત્યાં ઊભા હોવ તો તમારી આસપાસની દરેક વસ્તુ થીટાના સંદર્ભમાં સમાન દેખાય છે પરંતુ તમારી અમારી સંકલન પ્રણાલીમાં અત્યારે આ તે છે જે આપણે કહીએ છીએ કે આ અમારો આવેગ અહીં છે અને આ અમુક સામાન્ય પોઈન્ટ આર છે તેથી આ નિરીક્ષકના સંદર્ભમાં જે જમણી બાજુએ ઉભા છે આ એક નિરીક્ષક અહીં ઊભો છે આવેગ અહીં સમાપ્ત થઈ ગયો છે તો શું આ નિરીક્ષક માટે કોઈ એનગયુંલર સિમેટ્રી છે એનગયુંલર સિમેટ્રી ક્યારે હશે વિદ્યાર્થી r બરાબર જો હું થી ઓરિજિન તરફ જતો હોઉં તો ધારો કે હું આવું કરું આ નાનું પરિવર્તન અહીં કરો હું અહીંથી જઉં છું અને આ વ્યક્તિ અહીં જ રહે છે હવે જ્યાં પણ આ નિરીક્ષક થીટાના સંદર્ભમાં છે જો હું r ની સમાન કિંમત રાખીશ અને આ નિરીક્ષક આ રીતે ફરે છે તો થીટાના સંદર્ભમાં હવે કોઈ દિશા નથી પરંતુ શું પ્રોબ્લેમ નું ભૌતિકશાસ્ત્ર બદલાયું છે બિલકુલ નથી મેં મારી કોઓર્ડિનેટ સિસ્ટમનું મારું સ્થાન પસંદ કર્યું છે મારી કોઓર્ડિનેટ સિસ્ટમની ઉત્પત્તિ તે છે જે થોડી ચતુરાઈથી પસંદ કરવામાં આવી રહી છે એકવાર મને આ પ્રોબ્લેમ નો સોલ્યુસન મળી જાય પછી મારે ફક્ત ઓરિજિન માં ફેરફાર કરવાનો છે અને મને મારો સામાન્ય સોલ્યુસન મળે છે તેથી અમે સામાન્યતાના કોઈપણ નુકસાન વિના કરીશું તેથી સામાન્યતાને ગુમાવ્યા વિના અમે ઓરિજિન થી દૂર રહેલા તમામ મુદ્દાઓથી પ્રારંભ કરી શકીએ છીએ અને ધ્યાનમાં લઈ શકીએ છીએ તેથી આ કિસ્સામાં આપણી પાસે એનગયુંલર સિમેટ્રી છે જેનો અર્થ એ છે કે એનગયુંલર સિમેટ્રી નું ભૌતિક મહત્વ શું છે તે એ છે કે મને જે પણ ફંકશન અથવા આઉટપુટ મળે છે તેમાં કોઈ થીટા અવલંબન અધિકાર હશે નહીં તેથી કોઈ થીટા અવલંબન નથી અને મારા માટે તે મહાન છે કારણ કે આ વ્યક્તિ આ લેપ્લેસિયનમાં ત્રીજી મુદત 0 પર સેટ કરી શકાય છે તે એક અંદાજ નથી તે ચોક્કસ યોગ્ય છે તો ચાલો આપણે તે બધાને એકસાથે મૂકીએ તો પછી આપણી પાસે શું છે આપણું ઇકવેશન બને છે હવે હું ફક્ત લખીશ હું કેમ લખું છું મેં કહ્યું છે તેથી તમને દરેક વખતે તે લખવામાં બળતરા થશે તેથી જ ફરીથી હું લખતો નથી અને અહીં સમજાય છે કે આ છે વિદ્યાર્થી સર કોઓર્ડિનેટમાં અમારી પાસે છે આ 2D પોલાર કોઓર્ડિનેટ્સ છે તમે 3D નળાકાર 3D ગોળાકાર કોઓર્ડિનેટ્સ વિશે વિચારી રહ્યા છો જ્યાં a છે પરંતુ આ માત્ર 2 D પ્રોબ્લેમ છે તેથી ત્યાં કોઈ ફી નથી તેથી અહીં 2D પોલાર કોઓર્ડિનેટ્સ લખો તે ઓછું છે પરંતુ જ્યારે આપણે 3D ઉદાહરણ પર જઈશું ત્યારે આપણે સમપ્રમાણતાનો ઉપયોગ કરવા માટે ગોળાકાર પોલાર કોઓર્ડિનેટ્સ લઈશું બરાબર તો આ શું દેખાય છે આ સેકંડ ઓર્ડર ના ડિફરેનશીયલ ઇકવેશન જેવું લાગે છે છેદના જમણા ભાગમાં 1 બાય r છે તો ચાલો જોઈએ કે આપણે આ સાથે શું કરી શકીએ વાસ્તવમાં હું ભૂલી ગયો કે હું એક વિચારી રહ્યો છું તો જમણી બાજુ ખરેખર શું હોવી જોઈએ 0 રાઇટ તેથી મારે અહીં આ લખવું જોઈએ નહીં તે 0 લખો આપણે અંતમાં એકલતાના મુદ્દા સાથે વ્યવહાર કરીશું જેમ આપણે 1 D ઉદાહરણ દંડમાં કર્યું છે તો હવે ચાલો હવે આ સેકંડ ઓર્ડર ના હોમોજિનિયસ ડિફરેનશીયલ ઇકવેશન છે જેને આપણે સોલ્યુસન કરવા માંગીએ છીએ ચાલો આપણે તેને થોડું વધુ પરિચિત સ્વરૂપમાં લાવવાનો પ્રયાસ કરીએ તેથી તે કરવા માટે હું આ ઇકવેશન લઈશ અને દરેક જગ્યાએ માત્ર વડે ગુણાકાર કરીશ મને છેદમાં રાખવાનું પસંદ નથી તેથી હું ફક્ત વડે ગુણાકાર કરીશ તેથી હું એ મેળવવા જઈ રહ્યો છું તેથી મેં ફક્ત r વર્ગ વડે ગુણાકાર કર્યો હવે તમારામાંના જેમણે તમારા ગણિતના અભ્યાસક્રમોમાં જે કંઈપણ વિશેષ ફંકશનનો કોર્સ કર્યો છે તેઓને યાદ હશે કે બેસલ ડિફરન્સિયલ ઇકવેશન શું કહેવાય છે આ બેસલ ડિફરેનશીયલ ઇકવેશન વાસ્તવમાં કોઈને યાદ નહીં હોય પણ હા મારો મતલબ છે કે જો તમે તેને જુઓ તો તે આ જ છે એવું લાગે છે જ્યાં કોન્સટન્ટ છે તો શું તમને આ ઇકવેશન અને આપણા ઇકવેશન વચ્ચે કોઈ સમાનતા દેખાય છે તે લગભગ સમાન દેખાય છે મારી પાસે સેકંડ ડેરિવેટિવ છે જેનો સ્ક્વેર દ્વારા ગુણાકાર કરવામાં આવ્યો છે ફર્સ્ટ ડેરિવેટિવ નો ગુણાકાર રેખીય શબ્દ અને અથવા એક શબ્દ છે જે કંઈક સહેજ બંધ છે અને તે છે k સાચું છે તેથી આપણે તે k સાથે વ્યવહાર કરવો પડશે આપણે તે મેળવીશું પરંતુ ચાલો અહીં ફક્ત ઉચ્ચ સ્તરીય વૈચારિક વિચાર જોઈએ આ સેકંડ ઓર્ડર ના ડિફરેનશીયલ ઇકવેશન માં બે સ્વતંત્ર સોલ્યુસન છે અને તે સોલ્યુસનનું નામ બેસેલ રાઇટ પરથી રાખવામાં આવ્યું છે તેથી આ બે સોલ્યુસન બે સ્વતંત્ર સોલ્યુસન છે આ અને તેથી આને ફર્સ્ટ પ્રકારનાં અને બીજા પ્રકારનાં બેસેલ ફંકશન કહેવામાં આવે છે તેથી આ વ્યક્તિ ફર્સ્ટ પ્રકારનો છે અને આ વ્યક્તિ અહીં બીજા પ્રકારનો છે તેથી આ માત્ર માહિતી છે કે મેં કંઈપણ મેળવ્યું નથી અમે ખૂબ નસીબદાર છીએ કે અમારું ગ્રીનનું ફંક્શન રિલેશન પૂર્વ અસ્તિત્વમાં રહેલા ડિફરેનશીયલ ઇકવેશન જેવું જ છે તેથી અમારા માટે સજ્જન બેસેલ દ્વારા તમામ સખત મહેનત કરવામાં આવી હતી આપણે ફક્ત તેના સોલ્યુસન ને કાળજીપૂર્વક અપનાવવાનું છે તેથી બેસેલના ફંકશન બે પ્રકારની લોકપ્રિય રીતે લખવામાં આવે છે ફર્સ્ટ આ રીતે જે J અને Y છે સેકંડ J અને Y ના રેખીય સંયોજનો છે તે J અને Y ના જમણા રેખીય સંયોજનો પણ સોલ્યુસન હશે તેથી તે બીજો પ્રકાર છે તેથી ઉદાહરણ તરીકે જો હું લઉં તો મને આ વ્યક્તિ મળે છે જે વ્યાખ્યા છે તો આ વ્યક્તિનું નામ શું છે તેને હેન્કેલ ફંક્શન કહેવામાં આવે છે ફરીથી ફર્સ્ટ પ્રકાર અને બીજા પ્રકારનો આ વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી ઓરિજિન સોલ્યુસનના રેખીય સંયોજનો હજુ પણ ડિફરેનશીયલ ઇકવેશન ના યોગ્ય સોલ્યુસન છે તેથી તમારી પાસે કાં તો બેસેલના ફંકશન અથવા હેન્કેલના ફંકશન હોઈ શકે છે જે આ ડિફરેનશીયલ ઇકવેશન ના સોલ્યુસન છે હું કેવી રીતે મારી જાતથી થોડો આગળ વધી રહ્યો છું પરંતુ તમને કેવી રીતે ખબર પડશે કે કયો ઉપાય લેવો તમારી પાસે એક ડિફરેનશીયલ ઇકવેશન છે તમે શોધવા માંગો છો યાદ રાખો કે તે અમારો ઉદ્દેશ્ય છે કારણ કે એકવાર મને મળી જાય હું મારી સાથે સંકલન કરી શકું છું અને મેળવી શકું છું વિદ્યાર્થી તમે લખી શકો છો તેથી હું એક લખી શકું છું હું પણ લખી શકું છું બંને કામ કરશે વિદ્યાર્થી હા મારે કયું પસંદ કરવું જોઈએ જ્યારે હું જાણું છું કે તે વાસ્તવિક બનશે તે એક વસ્તુ હોઈ શકે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોબ્લેમ સોલ્વ કરવામાં શું છે જે બે વસ્તુઓ વિશે આપણે સાંભળ્યું છે મેક્સવેલના ઇકવેશન બીજી વસ્તુ છે વિદ્યાર્થી બાઉન્ડરી કંડિશન બાઉન્ડરી કંડિશન અત્યાર સુધી આપણે બાઉન્ડરી કંડિશન વિશે વાત કરી નથી તેથી વાસ્તવમાં બાઉન્ડરી કંડિશન એ છે જે અમને સૌથી અનુકૂળ સ્વરૂપ પસંદ કરવામાં મદદ કરશે તમે પ્રતિનિધિત્વમાંથી કોઈ એક પસંદ કરી શકો છો પરંતુ એક સ્વરૂપ બીજા કરતાં વધુ અનુકૂળ હોઈ શકે છે અમે 1 D માં ગ્રીનનું ફંકશન જોયું હવે બંધ ફોર્મ સોલ્યુશન અથવા શ્રેણી સોલ્યુસન પ્રોબ્લેમ ના આધારે હું એક અથવા બીજી પસંદ કરીશ તેથી તે પસંદગી હમણાં માટે છોડી દઈશ તેથી અહીં અમારા ડિફરેનશીયલ ઇકવેશન ને જોતા આ હજી સુધી બેસેલના ડિફરેનશીયલ ઇકવેશન ના સ્વરૂપમાં નથી કારણ કે જેમના પરિબળને દર્શાવવામાં આવ્યું હતું વિધ્યાર્થી k રાઇટ તો આપણી પ્રોબ્લેમ માં સૌ ફર્સ્ટ તેનું વેલ્યુ શું છે વિદ્યાર્થી 0 0 0 છે ત્યાં કોઈ કોન્સટન્ટ r શબ્દ નથી તો આ ઇકવેશન ને રૂપાંતરિત કરવા માટે હું શું કરીશ હું આપણા ઇકવેશન 1 ને ઇકવેશન 2 માં કેવી રીતે રૂપાંતરિત કરું વિદ્યાર્થી નવા વેરિયેબલ તરીકે મૂકો નવા વેરિયેબલ તરીકે મૂકો તેથી ધારો કે મેં મૂક્યું છે તે x બરાબર છે તેથી જો હું તે લઉં કે જેના વિશે હું ચિંતા કરવા માંગુ છું તે કોઈપણ ફંકશન છે તો હું તેને ચેન રુલ દ્વારા યોગ્ય તરીકે લખી શકું છું અને આ શું બને છે વિદ્યાર્થી કે જમણું એટલે k જમણું બને છે તેથી આ બને છે આ વિચિત્ર લાગે છે હા તો તે અવેજી સાથે આ ઇકવેશન શું બનશે ફર્સ્ટ મુદત તેથી r ને x દ્વારા બદલવામાં આવશે વિદ્યાર્થી કે k છે તેથી મારી પાસે બીજી મુદત બને છે તે k અથવા બનશે સાચું કારણ કે જ્યારે હું આ સાંકળ નિયમ લાગુ કરીશ ત્યારે સેકંડ ડેરિવેટિવ ફરી એકવાર તે બનશે તેથી આ બનશે ફક્ત તેને લખવા દો મારો મતલબ ચાલો આપણે તેને તે લખીએ જે રીતે હું તેને લખી શકું છું તે જ વસ્તુ જો તમે ઇચ્છો તો હું તેને લખીશ આગળની મુદત 0 ની બરાબર છે તેથી અમારા માટે અનુકૂળ રીતે બધા ks રદ થાય છે અને મને બરાબર મળે છે બેસેલનું ડિફરેનશીયલ ઇકવેશન જે નીચે મુજબ છે તેથી સામાન્ય સ્વરૂપ લખી શકાય છે હું જાણું છું કે આ બરાબર બેસેલનું ડિફરેનશીયલ ઇકવેશન છે તેથી હું જે સોલ્યુસન લખી શકું તે બરાબર હશે તો ચાલો આપણે હેન્કેલ સ્વરૂપ ધારણ કરીએ હું બેસેલ સ્વરૂપ ધારણ કરી શક્યો હોત પરંતુ હું હેન્કેલ સ્વરૂપ પણ ધારણ કરી શકું છું તો ખરું આ ડિફરેનશીયલ ઇકવેશન ની અંદરનો પદાર્થ છે તેથી તેનું સોલ્યુશન એ બે સોલ્યુસનનું રેખીય સંયોજન છે અહીં કંઈ બહુ મોટું નથી પણ યાદ રાખો x એ આપણું મધ્યવર્તી વેરિયેબલ છે મને x માં ખરેખર રસ નથી તેથી મારે પુનઃસ્થાપિત કરવું જોઈએ અને r ના સંદર્ભમાં સોલ્યુસન મેળવવો જોઈએ જેથી તે ડાબી બાજુ બની જશે r એ H બને તે વખતની બરાબર છે વિદ્યાર્થી k r તેથી આ રીતે આ બે ફંક્શન્સનો મારો મતલબ છે કે ગ્રીનનું ફંક્શન કેવી રીતે લખી શકાય છે તેથી એવું લાગે છે કે ખૂબ જ પ્રયત્નો કર્યા વિના કારણ કે પ્રયત્નો બેસેલ દ્વારા કરવામાં આવ્યો હતો અમને મળ્યું છે કે અમને ગ્રીનના ફંકશન માટે બેસેલ માટે કંઈક ફોર્મ મળ્યું છે માહિતીનો માત્ર એક નાનો ભાગ આ ફંકશન કેવી રીતે કરે છે અને તેઓ કેવા દેખાય છે અને કારણ કે તે શું છે અને બને છે તેઓ શેના જેવા દેખાય છે તેથી જો હું તેને અહીં કાવતરું કરું ચાલો આને x તરીકે કાવતરું કરીએ તેથી કંઈક આના જેવું દેખાય છે તેથી આ મારું છે અને બીજી બાજુ મારા વાસ્તવમાં ઓરિજિન માં સિંગયુંલારીટી છે અને મોટા આર માટે બંનેનો ક્ષય છે તેથી આપણી પાસે ભૌતિક એટલે કે આ ફંક્શન કેવું લાગે છે તેની ગાણિતિક અંતર્જ્ઞાન હોવી જોઈએ તો આ ગ્રીનના ફંક્શન G સાથે ગાણિતિક મુશ્કેલી કયા પોઈન્ટ એ થવાની છે r એ 0 ની બરાબર છે કારણ કે તે તે પોઈન્ટ છે જ્યાં Y ઉડાડશે તેથી આ 1 ડી ઉદાહરણમાંથી તમારા ગ્રીનના ફંકશન થી વિપરીત છે જે ઉડાડ્યું ન હતું આ લોકો ફૂંકાય છે તેથી મારો અર્થ એ છે કે આ સાથે કામ કરવું થોડું રસપ્રદ રહેશે